તો હવે આપણે ચલ કેવી રીતે પસંદ કરશું તે જોશું બરાબર આપણી પાસે દૃષ્ટાંત 1D માં એટલી બધી પસંદગીઓ નથી અથવા આપણે તેના ઉપર એટલો બધો સમય પસાર નહિ કરીએ તેથી આપણે અહીં તેના પર એક નજર કરીશું તેથી કુલ ફિલ્ડ ફોર્મ્યુલેશન કહેવાય છે તેથી H ને અહીં HHincHscat આ રીતે લખી શકાય છે તેથી છુટા છવાયા પ્રશ્નો માં જાણીતું છે તમારા ચલ કુલ ફિલ્ડ ની બાદબાકી કરવી પડશે અને છુટા છવાયા ફિલ્ડ માટે ઉલટું કરવું પડશે બરાબર જયારે હું કુલ ફિલ્ડ અહીં પસંદ કરું છું ત્યારે એક ખ્યાલાત્મક સરળતા ને શું જુદું પાડે છે તે તમે જોઈ શકો છો સીમાઓની શરતો નું કોના દ્વારા પાલન થયું છે વિદ્યાર્થી છુટા છવાયા ફિલ્ડ ના મેક્સવેલ ના સૂત્ર માં સીમાંકિત નિયમો વિદ્યાર્થી વસ્તુસ્થિતિ જોતાં સાચું છે સીમાઓની શરતો કે જે E ને સ્પર્શક અને H ને સ્પર્શક જાળવી રાખે છે તેઓ કુલ ફિલ્ડ ની અંદર કુદરતી સીમાઓની શરતો નાખવી તે સરળ બની જાય છે તેથી આપણે તેને સરળતાથી સંતુષ્ટ છે તેમ કહી શકીએ ચાલો તેમને કુદરતી કહીએ વિદ્યાર્થી જો આ અનુસરે છે તો આ પદાર્થ અનુસારે છે તેથી હું તેને કુદરતી મૅક્સવૅલ્સ ટેન્જેન્શીયલ બાઉન્ડ્રી કંડિશન ને લાગુ કરવી પડશે બરાબર તેથી થોડું અઘરું થશે વધુ અઘરું નહિ થાય પરંતુ આપણે ફક્ત તેની સંભાળ રાખવાની છે તેથી ચાલો હવે મારી પાસે જે સમીકરણ છે તે જોઈએ તેથી n×1r∇×H n×1r∇×Hinc આ તે પદ હતું જેની સાથે મને સમસ્યા હતી બરાબર તેથી હવે હું શું કરીશ સૌ પ્રથમ મારે આને n×1r∇×HincH Hinc રીતે લખવું જોશે આ થોડો અઘરો ભાગ છે તેથી મેં ઇન્સિડેન્ટ ફિલ્ડ ને બાદ કરી અને ઉમેરી છે બરાબર તેથી આ પ્રથમ પદ નું પરિણામ એ થશે કે n×1r∇×Hinc આ પદ નો આપણને ખ્યાલ છે બરાબર અને અહીં શું થશે તેથી n×1r ચાલો H Hinc આને ફરીથી લખીએ બરાબર આ સમીકરણ જેમ છે તેમજ રહેશે અને હું અંદાજિત સમીકરણો સાથે અહીં છોડું છું તેથી તે શું હતું n×1r અને અહીં જુઓ કે જેના દ્વારા તેને બદલાવવામાં આવ્યું હતું તેથી આ આખું સમીકરણ અહીં આ થશે તેથી jkrn×n×H Hinc સમાન સમીકરણ સાચું સાબિત થશે બરાબર હવે આ સમીકરણ માં અહીં પદ છે જે આપણને ખબર છે અને આ એ પદ છે જેની ખબર નથી તેથી જાણીતા પદો ઉદાહરણ તરીકે હું n ને જાણું છું હું r ને જાણું છું હું Hinc ને જાણું છું તેથી હું બધાજ જાણીતા પદોને એકઠા કરીશ અને તેઓ jkrn×n×Hinc બનશે આ જાણીતા પદો છે અને હું jkrn×n×H સાથે છોડું છું આ ફક્ત એક લખવાની આધુનિક રીત છે આપણે 1D માં પહેલાથીજ શું કર્યું છે કે આપણી પાસે પદ છે અને આપણે રેડિએશન બાઉન્ડ્રી કન્ડિશન ઉપર લાગુ કરી શકીએ છીએ તેથી છુટા છવાયા ફિલ્ડ ને કેવી રીતે મેળવી શકીએ છીએ HincHscat આવી રીતે લખીએ અને જ્યારથી મારા ચલ Htotal છે ત્યાંસુધી મારે અહીં નવો H રજુ કરવો જોઈએ નહિ હું ફક્ત વસ્તુઓને ગુંચવણ ભરી કરીશ તેથી અહીં આ પદ મારુ Hscat બનશે બરાબર અને બાકીનું અદલાબદલી થશે

તેથી યાદ રાખો કે આ પદ ફક્ત બાઉન્ડ્રી માં ભાગ ભજવશે તેથી અહીં આ જાણીતું પદ બનશે અને અહીં તે મને જમણી બાજુ શૂન્ય આપશે નહિ આ H અહીં જે જાણીતું પદ નથી જયારે મને Axb મળશે ત્યારે તેને હું ફરીથી મેળવીશ હું આને ડાબીબાજુ મેળવીશ અને આને જમણીબાજુ જાળવી રાખીશ બરાબર તેથી Axb ની અંદર આ પદ ફરીથી A ની અંદર જશે અને આ પદ b ની અંદર જશે બરાબર તેથી કુલ ફિલ્ડ ફોર્મ્યુલેશન ઉપર સીમાઓની પોતાની શરતો લગાવી રહ્યો છું તેની કાળજી લેવી તેથી અહીં એ જાણીતું છે તેથી અહીં ફક્ત હું તેની અદલાબદલી કરીશ અને H જે જાણીતો નથી તેને હું સામાન્ય સૂત્રો સાથે બદલાવીશ તેથી સબસિક્વન્ટ મોડ્યુલસ ની અંદર આપણે જઈશું અને વાસ્તવિક બાબત લઈશું અને જોશું કે એક વખત હું સામાન્ય સૂત્રોને બદલી નાખું તો કેવી રીતે મને સૂત્રોની પદ્ધતિ મળે છે વિદ્યાર્થી જો આપણે એકંદર સરવાળો લઈએ તો શું તમે ફરીથી કહી શકો સારું હું તેની ચિંતા કરતો નથી તેથી હવે અહીં મેં જે લખ્યું છે તે આ સમીકરણ ફક્ત આખી બાબત ને Tm વડે ડોટેડ કરવાની જરૂર છે જો તમે અહીં જોશો કે Tm ડૉટ બની જશે તેથી મેં Tm ને દૂર સુધી છોડી દીધું કારણ કે તે હંમેશા ત્યાં અચળ તરીકે રહેશે તેથી તે અહીં સ્કેલાર બની જશે